વ્યવહારુ અભિગમ સાથે સર્વિસ ના માર્કેટિંગના આ પાઠમાં આપનું સ્વાગત છે બિપ્લબ દત્તા છું મારા સંપર્કો બધા સ્ક્રીન પર આપવામાં આવ્યા છે જ્યારે પણ તમને ગમે ત્યારે તમે મને ફીડબેક મોકલી શકો છો અને હું તેમને શક્ય તેટલો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ આજે આપણે પાઠ નંબર 14 જોઈશું જે ગ્રાહકોના વર્તનને સમજશે અમારી પાસે સર્વિસ ના વપરાશના તબક્કાઓ છે ગ્રાહક સર્વિસ ખરીદતી વખતે જોખમોને જોતા હોય છે અને ગ્રાહકોને માનવામાં આવતા જોખમો અને ભયને ઘટાડવાની ક્રિયાઓ હોય છે તો સર્વિસ વપરાશના તબક્કાઓ શું છે સર્વિસ વપરાશના 6 તબક્કા છે જેમ કે જરૂરિયાતની જાગૃતિ માહિતીની શોધ વૈકલ્પિક સર્વિસ નું મૂલ્યાંકન સર્વિસ નો અનુભવ અને સર્વિસ ના અનુભવ પછી મૂલ્યાંકન પછી તમે નોંધ લેશો કે ઉત્પાદનોથી વિપરીત ગ્રાહકો સર્વિસ થી અસંતુષ્ટ હોય તો તે પરત કરી શકતા નથી જો કે તેઓ સર્વિસ વિશે ફરિયાદ કરી શકે છે અને કેટલાક સ્વરૂપે નિવારણ માંગી શકે છે તે સમયે સર્વિસ કર્મચારીઓ અને સર્વિસ સંચાલકો પાસે સર્વિસ પુનપ્રાપ્ત કરવાની તક છે જે સર્વિસ ને સારી બનાવે છે સમસ્યાઓ સારી કરી શકે છે અથવા સમસ્યાઓ કે જ્યાં મૂળ સર્વિસ પહોંચાડવામાં આવી હતી અને અમે તે વિશે પછી ના પાઠ માં ચર્ચા કરીશું અમે ઉપભોક્તા વર્તણૂકના ઉપરના તબક્કાઓની ચર્ચા આગળ કરીશું તો જરૂરિયાતની જાગૃતિ શું છે જેમ જેમ ગ્રાહકો વૃદ્ધ થાય છે અથવા અન્યથા ગ્રાહકોને અમુક કામો કરવામાં મદદની જરૂર પડી શકે છે તેઓને તેમની નાણાકીય બાબતો તેમના ઘરેથી તેમના કાર્યસ્થળે અને પાછળ પરિવહન તેમના કાર્યસ્થળ પર વપરાશ માટે તેમના ટિફિન તૈયાર કરવા વીજળી કચેરીમાં વીજળીના બિલની ચુકવણી વગેરેમાં મદદની જરૂર પડી શકે છે સર્વિસ ના રૂપમાં ઉપરોક્ત મદદ મેળવો આમ ગ્રાહકો અંદર તેમના જરૂરિયાત પરિચિત બનવા અને સર્વિસ ના મદદ લેવી કરી શકો છો સમયે ગ્રાહકો વાસ્તવિક જરૂરિયાત હોઈ શકતી નથી જો કે તેઓ કોઈ સર્વિસ વિશે જાગૃત થઈ શકે છે અને તેમના જીવનને વધુ મુશ્કેલી વિના મુક્ત કરવા અને અન્ય કોઈ કામ અન્ય મહત્વના કામ કરવા માટે ફુરસદ માટે સમય બચાવવા માટે સર્વિસ નો લાભ લેવા જેવા લાગે છે આ ઘટના માર્કેટિંગ સંદેશાવ્યવહાર જેમ કે જાહેરાત પ્રમોશન મુખ પ્રચાર સર્વિસ નમૂના અથવા અજમાયશ અનુભવો સૂચિ અને સીધા માર્કેટિંગના અન્ય સ્વરૂપો પર ભાર મૂકે છે જે પછીના પાઠમાં ચર્ચા કરીશું એકવાર ગ્રાહકો તેમની જરૂરિયાતથી પરિચિત થઈ જાય પછી તેઓ શોધ સર્વિસ શરૂ કરશે અમે આ તબક્કાને વૈકલ્પિક શોધના તબક્કા તરીકે કહી શકીએ છીએ જે આગામી વિભાગમાં ચર્ચા કરશે વિકલ્પો શોધો મારા વીજળીના બિલ ભરવામાં મને કોણ મદદ કરી શકે છે અથવા બપોરના સમયે મારી ઓફિસમાં રાંધેલું ભોજન કોણ પહોંચાડી શકે છે વૈકલ્પિક સર્વિસ પ્રદાતાઓની શોધ કરતી વખતે ગ્રાહક પોતાને અથવા પોતાને પૂછતા કેટલાક પ્રશ્નો છે જ્યારે કેટલાક ગ્રાહકો કુટુંબના સભ્યો અને મિત્રોને પૂછવાનું શરૂ કરી શકે છે કેટલાક ગ્રાહકો ઝડપથી બેસી જાય છે અને પીળા પાનાની તેની નકલ સાથે જે વિવિધ વ્યાવસાયિક સર્વિસ ની સૂચિ આપે છે અથવા તો ઇન્ટરનેટ પર જુએ છે અથવા વ્યાવસાયિક સર્વિસ શોધે છે વ્યાવસાયિક સર્વિસ કંપનીઓ આ તબક્કે ગ્રાહકને કેવી રીતે આકર્ષિત કરી શકે તમે વિચાર્યું હશે કે આ કંપનીઓ જાહેરાત કરી શકે છે અને ગ્રાહકોની નજર સામે તેમનું નામ અને તેમની સર્વિસ નું વર્ણન લાવવાનો પ્રયત્ન કરી શકે છે દાખલા તરીકે સર્વિસ કંપનીઓ શહેરના અગ્રણી સ્થાનો પર ઊભા કરાયેલા મોટા બિલબોર્ડમાં તેમની સર્વિસ જેવી કે પ્રવાસન અથવા સ્પા સુવિધાઓની જાહેરાત કરી શકે છે આગળ આપણે વિકલ્પોના મૂલ્યાંકન પર આવીએ છીએ એકવાર વિકલ્પોનું સમાધાન થઈ ગયા પછી એકસાથે મૂકવામાં આવ્યા પછી ગ્રાહકે વૈકલ્પિક સર્વિસ નું મૂલ્યાંકન કરવું પડશે આ તબક્કે ગ્રાહક તે અથવા તેણીએ સૂચિબદ્ધ કરેલા વિકલ્પોની તુલના કરે છે કહેવાની જરૂર નથી કે ગ્રાહકો સર્વિસ નો ખર્ચ લાભ વિશ્લેષણ કરશે ચોક્કસ સર્વિસ મેળવતા ખર્ચ અને લાભો ઉપરાંત ગ્રાહક દરેક સર્વિસ સાથે સંકળાયેલા જોખમો વિશે ચિંતા કરી શકે છે પ્રોફેસરો ક્રિસ્ટોફર લવલોક જોચેન વિર્ટ્ઝ અને જયંતા ચેટર્જીએ 2010 માં પ્રકાશિત સર્વિસ માર્કેટિંગ પીપલ ટેકનોલોજી અને સ્ટ્રેટેજી નામના તેમના પુસ્તકમાં 7 પ્રકારના જોખમોની યાદી આપી છે આ જોખમો આગામી સ્લાઇડમાં સૂચિબદ્ધ છે સર્વિસ ખરીદતી વખતે ગ્રાહકોને શું જોખમ લાગે છે પ્રથમ ત્યાં 3 પ્રકારો છે પછી તેમની પાસે 4 પ્રકારો છે એક કાર્યાત્મક ટેમ્પોરલ શારીરિક મનોવૈજ્ઞાનિક સામાજિક અને સંવેદનાત્મક છે વિધેયાત્મક કાર્યાત્મક પ્રકારનું જોખમ અસંતોષકારક કામગીરી પરિણામો છે અને ગ્રાહકોની ચિંતાનું ઉદાહરણ એ છે કે મને જે જોઈએ છે તે મળશે તે અસંતોષકારક કામગીરી પરિણામો છે નાણાકીય પ્રકારનાં જોખમો નાણાકીય નુકસાન અને અનપેક્ષિત ખર્ચ છે તો શું જો હું ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન કરું તો મારા પૈસા ચોરાઈ જશે આ ગ્રાહકોની ચિંતા છે ટેમ્પોરલ એટલે સમય સાથે સંબંધિત સમયનો બગાડ અને સર્વિસ મેળવવામાં વિલંબ અને ડોક્ટરના ક્લિનિકમાં મારે કેટલો સમય રાહ જોવી પડશે અને તે સમય દરમિયાન ઘરના કામોનું શું થશે શારીરિક વ્યક્તિ અથવા સંપત્તિને ઇજા જો હું પ્રવાસ દરમિયાન બીમાર પડીશ તો શું થશે માનસિક વ્યક્તિગત ભય અને લાગણીઓ શું એવી તક છે કે હું જે વિમાનમાં મુસાફરી કરી રહ્યો છું તે ક્રેશ થાય સામાજિક અન્ય લોકો કઈ સર્વિસ વિશે વિચારે છે અને પ્રતિક્રિયા આપે છે જે હું ચોક્કસ સર્વિસ પેઢી પાસેથી ખરીદવા જઈ રહ્યો છું જો હું આ સસ્તી સર્વિસ ખરીદીશ તો મારા મિત્રો શું કહેશે સંવેદનાત્મક 5 ઇન્દ્રિયોમાંથી કોઈપણની અનિચ્છનીય અસરો શું હોટેલનો રૂમ પૂરતો સ્વચ્છ હશે આ ગ્રાહકોની કેટલીક ચિંતાઓ અને જોખમોનો પ્રકાર છે અને ગ્રાહકો તે જોખમો વિશે ચિંતિત છે જે લોકો ઉપરોક્ત જોખમોનો સામનો કરે છે તેઓ સામાન્ય રીતે પોતાને ખાતરી આપવા માટે કંઈક કરે છે કે તેમનો ભય નિરાધાર છે ગ્રાહકો ઘણી ક્રિયાઓ કરી શકે છે અને સર્વિસ પ્રોવાઇડર્સ ગ્રાહકોને તેમની ક્રિયાઓમાં મદદ કરી શકે છે ગ્રાહકો અને સર્વિસ પ્રદાતા ક્રિયાઓનો સમૂહ આગામી કોષ્ટકમાં સૂચિબદ્ધ છે ગ્રાહકોના જોખમ અને ભયને ઘટાડવા માટે આ ગ્રાહક અને સર્વિસ પ્રદાતા ક્રિયાઓ છે ગ્રાહક ક્રિયાઓ મિત્રો કુટુંબ અને સાથીદારો જેવા આદરણીય વ્યક્તિગત સંસાધનો પાસેથી માહિતી લેવી છે તેની વિશ્વસનીયતા વિશે સારી પ્રતિષ્ઠા ધરાવતી કંપની પર આધાર રાખો સર્વિસ પ્રોવાઇડર એક્શન કંપનીની વિશ્વસનીયતાની જાહેરાત કરે છે અને સારા શબ્દો ઉત્પન્ન કરે છે ગ્રાહકની આગળની ક્રિયા ગેરંટી અને વોરંટીની શોધ છે અને સર્વિસ પ્રદાતાની ક્રિયાઓ બિનશરતી સર્વિસ ની ગેરંટી પૂરી પાડવાની છે ગ્રાહકોની આગળની ક્રિયા સર્વિસ ના વિવિધ પાસાઓને તપાસવા માટે સર્વિસ સુવિધાની મુલાકાત લેવાની છે સર્વિસ પ્રોવાઇડર એક્શન ગ્રાહકોને સર્વિસ સુવિધાની મુલાકાત લેવા આમંત્રણ આપવાનું છે સર્વિસ સુવિધા આકર્ષક અને સ્વચ્છ રાખો સ્પર્ધાત્મક સર્વિસ વિશે જાણકાર કર્મચારીઓને પૂછો આ ગ્રાહક શું કરશે અને સર્વિસ પ્રોવાઇડરે કર્મચારીઓને સર્વિસ દ્વારા આપવામાં આવતી કિંમત વિશે માહિતી આપવી પડશે કુશળ વેચાણ માટે કર્મચારીઓને તાલીમ આપવી જોઈએ ટેન્જીબલ સંકેતો અથવા અન્ય ભૌતિક પુરાવાઓની તપાસ કરવી સુવિધાઓ અને માલસામાનને આકર્ષક અને સ્વચ્છ રાખો સર્વિસ ઓફરિંગની તુલના કરવા અને સમીક્ષાઓ અને રેટિંગ્સ શોધવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરો પોતાની તુલનાત્મક વેબસાઈટ બનાવો અને વેબસાઈટ પર સ્પર્ધકની વિશેષતાઓની સાચી રીતે યાદી બનાવો ગ્રાહકોના જોખમને અને ભયને ઘટાડવા માટે આ સર્વિસ પ્રદાતા ક્રિયા છે સર્વિસ નું મૂલ્યાંકન તેની અદ્રશ્યપણું અને એક સાથે હોવાને કારણે મુશ્કેલ બની શકે છે અટેન્જીબલ સર્વિસ શોધ અનુભવ અથવા વિશ્વસનીયતા લક્ષણો પર ઊંચી હોઈ શકે છે અનુભવ અથવા વિશ્વસનીયતા લક્ષણો અને તે સર્વિસ મૂલ્યાંકનને કેવી રીતે અસર કરે છે શોધ લક્ષણો શોધ લક્ષણો શૈલી રંગ પોત સ્વાદ અવાજ વગેરે જેવી સુવિધાઓ છે જે ગ્રાહકો ખરીદી કરતા પહેલા નમૂના લઈ શકે છે દાખલા તરીકે ગ્રાહકો સર્વિસ ખરીદવાનું નક્કી કરતા પહેલા હોટલના રૂમની મુલાકાત લઈ શકે છે અથવા રેસ્ટોરન્ટનું મેનુ જોઈ શકે છે અનુભવ ગુણધર્મો જ્યારે ખરીદી કરતા પહેલા સર્વિસ ની વિશેષતાઓ અનુભવી શકાતી નથી ત્યારે ગ્રાહકે અનુભવ લક્ષણો પર આધાર રાખવો પડે છે દાખલા તરીકે ગ્રાહક રેસ્ટોરન્ટમાં મેનુ જોઈ શકે છે પરંતુ તેને ખરીદી કરતા પહેલા ખોરાક અને પીણાંનો સ્વાદ લેવો પડે છે કેટલીક રેસ્ટોરાં ગ્રાહકોને મફત વાનગી પૂરી પાડવા માટે સક્ષમ છે જે રેસ્ટોરન્ટની સર્વિસ ખરીદવાનો નિર્ણય લેતા પહેલા તેઓ નમૂના અથવા અનુભવ કરી શકે છે ઘણા ગ્રાહકો સર્વિસ વિશે અભિપ્રાય રચવા અને તેનો અનુભવ કરવા માટે પરિવારના સભ્યો અને મિત્રો જેવા અન્ય લોકોના અનુભવ પર આધાર રાખે છે વિશ્વસનીયતા લક્ષણો સર્વિસ ના આ ગુણધર્મો સર્વિસ ના વપરાશ પછી પણ ચકાસી શકાતા નથી હોસ્પિટલ સર્જરીનો કેસ લો દર્દીને શસ્ત્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવી હતી કે કેમ તે જાણવાની કોઈ રીત નથી આવા કિસ્સાઓમાં ગ્રાહક પાસે સર્જનની પ્રતિષ્ઠા પર આધાર રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી જેણે શસ્ત્રક્રિયાની તૈયારી કરી છે આ સર્વિસ બિઝનેસ માટે તેમના બિઝનેસની પ્રતિષ્ઠા વધારવા માટે અનિવાર્ય બનાવે છે અને ગ્રાહકોએ સર્વિસ પ્રોવાઇડર તરફથી અનિશ્ચિત સર્વિસ નો અનુભવ કર્યા પછી ફેલાશે તે મોઢાના શબ્દ પર આધાર રાખે છે આગળનું ચોથું પગલું ખરીદીનો નિર્ણય લેવાનું છે અગાઉ ચર્ચા કર્યા મુજબ ગ્રાહક ખર્ચ લાભ સરખામણીનો ઉપયોગ કરીને વિવિધ વિકલ્પો વચ્ચે ખરીદીનો નિર્ણય લઈ શકે છે એકવાર તેણે અથવા તેણીએ સર્વિસ ખરીદવાનું નક્કી કરી લીધું છે તે અથવા તેણી સર્વિસ નો અનુભવ કરવા માટે તૈયાર થઈ જશે આગળનું પગલું સર્વિસ નો અનુભવ કરી રહ્યું છે ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલી સર્વિસ ઉચ્ચ સ્પર્શ અથવા ઓછી સ્પર્શ સર્વિસ હોઈ શકે છે ઉચ્ચ સ્પર્શ સર્વિસ વાળ સ્ટાઇલ સર્વિસ જેવી છે જ્યાં ગ્રાહક સર્વિસ પ્રદાતા સાથે નોંધપાત્ર સંપર્ક ધરાવે છે બીજી બાજુ લો ટચ સર્વિસ ઓટોમેટિક ટેલર મશીન સર્વિસ જેવી છે જ્યાં સર્વિસ કર્મચારીઓ સાથે થોડો સંપર્ક છે બધી સર્વિસ સત્યની ક્ષણો દરમિયાન પહોંચાડવામાં આવે છે તે ક્ષણો છે જ્યારે ગ્રાહક સર્વિસ કર્મચારીઓના સંપર્કમાં આવે છે સત્યની આ ક્ષણો દરમિયાન ગ્રાહકો સર્વિસ કર્મચારીઓથી સંતુષ્ટ અથવા પ્રસન્ન હોવા જોઈએ વધુ તે સર્વિસસ્કેપ સાથે સંપર્કમાં આવે છે જે સર્વિસ ના ટેન્જીબલ ભાગો છે જેમ કે તેઓ પાર્કિંગ અથવા બેલબોય સાથે સંપર્ક કરી શકે છે અને પાર્કિંગ સુવિધાઓ સાથે અથવા બેલબોયના ભાગ સાથે અથવા તે મહત્વના સત્ય ક્ષણો સાથે સંપર્ક કરી શકે છે અન્યત્ર ચર્ચા કરવામાં આવી છે તેમ સર્વિસ કર્મચારીઓ ગ્રાહકની જરૂરિયાતોને સમજવા માટે સક્ષમ હોવા જોઈએ જો તેઓ સત્યની ક્ષણે તેમના ગ્રાહકોને સંતોષવા હોય તો તેમને તાત્કાલિક મળવા સક્ષમ બનશે છેલ્લું પગલું એ સર્વિસ નું પોસ્ટ અનુભવ મૂલ્યાંકન છે એકવાર સર્વિસ નો અનુભવ થઈ ગયા પછી ગ્રાહક તેને મળેલી સર્વિસ વિશે વિચારી શકે છે જો સર્વિસ તેમની અપેક્ષાઓ પૂરી કરે તો તેઓ સંતોષ અનુભવે છે જો સર્વિસ તેમની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ જાય તો તેઓ અસંતુષ્ટો અનુભવે છે અને જો સર્વિસ તેમની અપેક્ષાઓ કરતાં વધી જાય તો તેઓ ખુશ થશે જો ગ્રાહકો તેમની સર્વિસ થી અસંતુષ્ટ હોય તો તેઓ 15 અન્ય લોકોને સર્વિસ કેટલી અસંતુષ્ટ છે તે જણાવે તેવી શક્યતા છે બીજી બાજુ જો સર્વિસ સંતોષકારક અથવા આનંદદાયક હોય તો તેઓ ઓછામાં ઓછા પાંચ અન્ય લોકોને સર્વિસ વિશે જણાવશે એકવાર સંતુષ્ટ અથવા આનંદિત થયા પછી ગ્રાહકો ભવિષ્યમાં સર્વિસ ને ફરીથી ખરીદવાનું નક્કી કરી શકે છે અથવા અન્ય લોકોને સર્વિસ ને ફરીથી ખરીદવા અથવા સર્વિસ ખરીદવાની ભલામણ કરી શકે છે તદુપરાંત સંતુષ્ટ ગ્રાહકો સર્વિસ ની કિંમતમાં ભાવિ વધારામાં વાંધો નહીં લે અને એક જ કંપની પાસેથી તેમની સર્વિસ ખરીદવાનું ચાલુ રાખશે સર્વિસ માર્કેટર્સ આ તબક્કે ગ્રાહકો સાથેના વધારે મજબૂત સંબંધો બનાવી શકે છે તેઓ ગ્રાહકોને સૂચવી શકે છે કે તેઓ ભવિષ્યમાં ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ પૂરી પાડશે અને ગ્રાહકોને ભવિષ્યમાં તેમની પાસેથી ખરીદી કરવા વિનંતી કરશે આગળ આપણે પાઠ નંબર 15 પર આવીએ છીએ જે નવી સર્વિસ વિકાસ છે આ પાઠ 14 સાંભળવા બદલ આભાર અમને આશા છે કે તે મદદ કરશે